આ NPTEL ના લેક્ચરમાં આપનું સ્વાગત છે આપણી ચર્ચા રેડીયેટેડ ફીલ્ડ પર ચાલુ છે જ્યારે બંને પ્રકારના કરન્ટ ઇલેક્ટ્રિક કરન્ટ અને મેગ્નેટિક કરન્ટ હોય તેથી હવે હું સમસ્યાની આ ભૂમિતિ ફરીથી લખીશ કારણ કે હવે હું એક ફાર ફિલ્ડ નો અંદાજ બનાવીશ તે માટેની આ ભૂમિતિ તમે ઘણી વાર જોઇ હશે પરંતુ તે એક સામાન્ય વસ્તુ છે તેથી હું તેને ફરીથી ચિત્રિત કરું છું કે આ મારી સપાટી S છે જે આપણે ફીલ્ડના સમકક્ષ સિદ્ધાંતમાં વાત કરી રહ્યા છીએ તેથી અમારી પાસે અહીંનાં સ્રોત Js હોઈ શકે છે અથવા તો Ms હોઈ શકે છે જે હું અહીં બતાવી રહ્યો નથી પરંતુ લંબચોરસ ઓર્ડીનેટની જેમ આ પોઈન્ટ xyz સંભવિત છે તેથી અને હું દૂરના ફીલ્ડમાં નિરીક્ષણ કરી રહ્યો છું તેથી હું એમ કહી શકું છું કે આ સ્રોતનો રેડીયસ વેક્ટર r છે અને અવલોકન પોઈન્ટના સ્ત્રોતમાંથી મારી પાસે રેડીયસ વેક્ટર R હતો અને કેન્દ્રમાંથી મારી પાસે નિરીક્ષણ બિંદુ P તેથી P આ બધા પોઈન્ટ P છે તેથી r મારી પાસે આ છે હવે જો હું પ્રોજેક્ટ કરું છું કે આ મારું y પ્લેન હશે તો આ એંગલ ખૂણોangle જે બનાવેલ છે તે મને a φ બિંદુ કહેવા દો અને તે જ રીતે જો આ બિંદુનો અંદાજ આવે તો ચાલો આપણે અહીં કહીએ તેથી પછી આ ખૂણાને φ એન્ગલ કહેવામાં આવશે અને હું નક્કર કોણની દ્રષ્ટિએ કહી શકું છું કે આ કોણ ને ψ કહીએ તે છે r આ r છે અને તમે કહી શકો છો કે હું કલર કરું છું કે આ ખૂણો θ છે અને આ એંગલ θ વગેરે છે આ મારી ભૂમિતિ છે હવે હું લખી શકું છું કે A શું છે A બરાબર છે Mu બાય 4 ફાય S Js e ની ઘાત માઈન્સ j kR બાય R ds હવે હું એમ કહી શકું છું કે હું આ રીતે પણ લખી શકું છું હવે ફાર ફિલ્ડની ધારણાઓ તમે બધા જાણો છો કે R બરાબર છે r માઈનસ r cos psi છે આ તબક્કાની શરતો માટે છે અને R એ કંપનવિસ્તારની શરતો માટે r બરાબર છે તેથી હું તે ફાર ફિલ્ડનો અંદાજ લખી શકું છું જો હું તેને અહીં મુકીશ તો તે મ્યુ e થઈ શકશે ની પાવર માઈનસ j kr બાય 4 phi r N શું છે આ એન એક વેક્ટર છે તે Js e ની ઘાત j kr' cos psi ds છે આ ફક્ત ટૂંકું વર્ણન છે કે તે ઈન્ટીગ્રલ લખવાને બદલે હું તે ઈન્ટીગ્રલ ને એબસોર્બ કરું છું તેથી તમે જુઓ છો કે આ સામાન્ય છે આ બાજુ કોઈ સ્રોત જથ્થો અથવા મુખ્ય માત્રા નથી તેથી મેં મુખ્ય પ્રમાણ અને અપ્રાઇમ જથ્થાને અલગ કર્યા છે તેથી આ સામાન્ય વસ્તુ છે આ N છે આ બધી સ્રોતની માત્રા છે એ જ રીતે હું પણ લખી શકું છું કે F શું હશે F એક ફાર ફિલ્ડના આશરે હશે આ એપ્સીલોન ઇ પાવર માઈનસ જે j kr બાય 4 pi r some L જ્યાં L એ Ms છે હવે હું તેને અહીં મુકીશ દૂરના ફીલ્ડમાં ચુંબકીય વેક્ટર સંભવિતની લાક્ષણિક પ્રકૃતિ છે ખરેખર આ આપણે સાબિત કર્યું નથી પરંતુ કરન્ટ તત્વમાં આપણે તેને પ્રાપ્ત કર્યું છે અને તે સમયે આપણે તેને બધા એન્ટેના માટે સામાન્ય બનાવ્યું છે પરંતુ આજે આપણે તે માટે ચોક્કસ સુધારણા કરીશું આપણે કહીએ છીએ કે જો મારી પાસે મર્યાદિત પરિમાણોનો સામાન્ય એન્ટેના છે તો કૃપા કરીને આ મર્યાદિત પરિમાણ નહીં જો મારી પાસે અનંત પરિમાણ છે તો બીજું કંઈક છે ખાસ કરીને જો તમે ખરેખર જ્યારે એન્ટેનાના ચોક્કસ ક્લાસ માટેનું વિશ્લેષણ ઘણી વખત શરૂ થાય છે ત્યારે આપણે એક દિશામાં અનંત પરિમાણથી પ્રારંભ કરીએ છીએ તેથી તે સમયે ત્યાં કેવી રીતે તેનો સામનો કરવાની રીતો છે પરંતુ જો મારી પાસે મર્યાદિત પરિમાણો એન્ટેના છે તો તે સ્ફેરીકલ વેવ્સને ફેલાવે છે અને હું જે કહું છું તે બધી સ્ફેરીકલ વેવ્સ માટે સાચું છે આ સ્ફેરીક્લ વેવ્સ માટે ડેલ સ્ક્વેર A પ્લસ k સ્ક્વેર A બરાબર છે માઈનસ મ્યુ નું વેક્ટર હેલહોલ્ત્ઝ સમીકરણનું જનરલ સોલ્યુશન છે બાદબાકી મ્યુ જે જે સમાન છે સ્ફેરીકલ કોઓર્ડિનેટ્સમાં બને છે આ એ લખી શકાય છે કારણ કે આપણે પહેલાથી જ A જોયું છે તેથી આપણે કોઓર્ડિનેટેડ ટ્રાન્સફોર્મેશન દ્વારા લખી શકીએ છીએ જે સ્ફેરીક્લ કોઓર્ડીનેટ છે તેથી તે ar હશે Arrθφ પ્લસ aθ Aθrθφ પ્લસ aφ Aφ rθφ દરેક ઘટકમાં R નું એમ્પ્લીટ્યુડ વેરીએશન એનો અર્થ એ Ar Aθ અને Aφ એ એમ્પ્લીટ્યુડ વેરીએશન માં Ar Aθ અને Aφ એ ફોર્મ 1 બાય r ની ઘાત n જ્યાં એન કંઈપણ 1 2 વગેરે હોઈ શકે છે હાયર ઓર્ડર ટર્મ્સ ને અવગણતા 1 બાય rn કારણ કે ફાર ફિલ્ડ માં r નાનો હોય છે તેથી 1 બાય r ની ઘાત 2 r ની ઘાત 3 etc જે મોટી હશે આપણે હંમેશાં આ લખી શકીએ છીએ તેથી આ એક ફાર ફિલ્ડ નો અંદાજ છે કે ફાર ફિલ્ડ માં આ A હંમેશાં આના તરીકે લખી શકાય છે અહી મેં શું કર્યું હું દાવો કરું છું કે આ બધા ઘટકો ત્યાં ભિન્નતા છે e ની પાવર j kr બાય r આ કારણ છે કે તેઓ સ્ફેરીક્લ વેવ્સ ફેલાવતા હોય છે જો તેઓ સ્ફેરીક્લ વેવ્સને ફેલાવતા નથી તો આ કંઈક બીજું હશે તેથી હું ત્યાં r વેરીએશન ને અલગ કરી શકું છું તેથી જે બાકી છે તે ત્યાં છે theta phi વેરીએશન તેથી જ હું Ar Aθ Aφ લખી રહ્યો છું હવે આ સાબિત થઈ શકે છે આપણે સાબિત કરી રહ્યા નથી આપણે લઈ રહ્યા છીએ કે આ આ આખી વસ્તુનો ક્ર્ક્સ Crux મર્મ છે કે ફાર ફિલ્ડમાં આપણે આ લખી શકીએ છીએ તેથી જો આપણે આ સમીકરણમાં મૂકીએ તો માની લો કે આપણે આ સમીકરણ પહેલાથી જ શોધી કાઢયુ છે કે A થી E કેવી રીતે મેળવવું તે સમીકરણ માઈનસ j omega A માઈનસ j બાય omega mu epsilon Del Del cross A ખરેખર તે સમયે મેં કહ્યું કે આ સ્વરૂપ ફાર ફિલ્ડના અંદાજ માટે સારું છે હવે જો આ સમીકરણ મેં અહીં મેળવ્યું છે આ જો આપણે અહીં મૂકીએ જો તમે તે કરો ફક્ત તમારે આ કામગીરી કરવી પડશે કારણ કે આ ફક્ત ગુણાકાર હશે તમે આ પ્રક્રિયા કરો છો અને તમે જોશો કે આ પરિણામ નોંધપાત્ર હશે આપણને જે મળે છે તે છે તેથી આપણે ડાયવર્જન્સ ની આ ક્રિયાને એક વખત A પર કરીએ છીએ અને તેને અહીં મૂકીએ છીએ અને આપણે 1 બાય r શરતો અને રેસ ટર્મ્સ થી અલગ કરીએ છીએ તેથી ત્યાં કેટલાક અને આ રેસ ટર્મ્સ દૂર ક્ષેત્રમાં આપણે કહી શકીએ કે તેમનું મૂલ્ય ગમે તે હોય તે શૂન્ય પર જશે પરંતુ 1 બાય r ટર્મમાં ત્યાં એક નોંધપાત્ર વસ્તુ છે જે રેડિયલ ઘટક છે જે શૂન્ય બને છે આ Ar છે ત્યાં કોઈ અન્ય કાર્ય નથી જે આ ખરેખર a છે આપણે કહી શકીએ કે આ 0 છે તો આવું કેમ થાય છે કારણ કે આ ઓપરેશનને આ ડાયવર્ઝનનો ક્રમ આપે છે અને આ એ તેઓ ખરેખર એક બીજાને આ કોમ્પોનન્ટ કેન્સલ કરે છે તેથી આ એક ગુણધર્મ છે કે જો કોઈ એન્ટેના ફાર ફિલ્ડમાં સ્ફેરીક્લ વેવ્સને ફેલાવે છે તો રેડિયલ ઘટક 0 પર 1 બાય r પ્રકારનાં ક્ષેત્રો દ્વારા જાય છે અન્ય લોકો માટે તે ન જાય પરંતુ તે ફાર ફિલ્ડમાં હોવાથી આ શરતો તેના દ્વારા નગણ્ય છે અને ત્યાં કોઈ રેડિયલ ઘટકો નથી તેથી ત્યાં ફક્ત theta phi કમ્પોનન્ટ છે હવે આ વસ્તુ આપણે વર્તમાન તત્વના કિસ્સામાં આપણે જે એન્ટેના જોયા છે તેના કિસ્સામાં દાવો કર્યો છે પરંતુ આ આનો પુરાવો છે આ પાછળ આ ગાણિતિક ઓપરેશન છે તે સમય પણ કહ્યું હશે અથવા તમને મળી ગયું હશે પરંતુ કોઈ પણ મર્યાદિત પરિમાણ એન્ટેના દ્વારા ફેલાયેલી તમામ સ્ફેરીકલ વેવ્સ માટે આ એક સામાન્ય ફીચર વિશેષતાfeature છે તેથી તે જ રીતે આપણે જોઈ શકીએ છીએ કે મેગ્નેટિક ફિલ્ડનું શું થશે તેથી ચુંબકીય ક્ષેત્ર ફરીથી હશે આપણે મૂકી શકીએ છીએ કારણ કે એ અભિવ્યક્તિ એ એ ફાર ફિલ્ડનો અંદાજ છે તેથી જો આપણે મૂકીએ કે આપણે જોશું કે 1 બાય r પદો આ ફોર્મ માં હશે 1 બાય r સ્ક્વેર પછી 1 બાય r ક્યુબ વગેરે હવે આ ટર્મ્સ જશે તેથી અહીં આપણે જોઈએ છીએ કે ચુંબકીય ક્ષેત્રમાં પણ કોઈ રેડિયલ ઘટક નથી તેમાં theta phi કમ્પોનન્ટ હોઈ શકે છે કૃપા કરીને નોંધ લો કે આ a છે Aθ આ ઘટકો આ કિસ્સામાં આ જેવા છે તેથી આપણે કહી શકીએ કે રેડિયેટેડ ઇલેક્ટ્રિક અને મેગ્નેટિક દૂરના ક્ષેત્રોમાં ફક્ત theta and phi ઘટક છે તેથી હવે આપણે ફાર ફિલ્ડમાં જે જોયું છે તેનો સારાંશ આપવાનો સમય છે તેથી આપણે કહી શકીએ કે મર્યાદિત પરિમાણ એન્ટેના માટે ફાર ફીલ્ડ ક્ષેત્રમાં સ્ફેરીકલ વેવ્સ ફેલાય છે આપણી પાસે Er 0 છે તમે માઈનસ j omega Aθ અને Eφ માઈનસ j omega Aφ એ તરીકે જોશો તેમ Eθ ની આશરે અંદાજ લગાવી શકાય છે તેથી આમાંથી હું લખી શકું છું કે EA માઈનસ j omega A હશે પરંતુ યાદ રાખો કે શા માટે આપણે હંમેશાં અહીં લખીએ છીએ કે તે ફક્ત theta અને phi ના ઘટકો માટે જ છે એર 0 છે તેથી જ આપણે તેને આ જેમ લખી રહ્યા છીએ Er 0 હશે પરંતુ આ સંબંધ ફક્ત theta phi ઘટકો માટે છે તમે આના જેમ લખી શકો છો એ જ રીતે Hr પણ 0 છે Hθ એ પલ્સ j omega બાય η Aφ છે તેથી તે બીજું કાઈ નહી પણ માઇનસ Eφ બાય η છે Hφ એ માઈનસ j omega બાય η η એ હોમોજીનીયસ સમાનધર્મીhomogeneous માધ્યમ Aθ ની ઈન્ટરીસરિક ઈમ્પીડંસ આંતરિક અવરોધ Intrinsic impedance પ્લસ Eθ બાય η ની બરાબર છે તેથી ફરીથી આના આધારે આપણે કહી શકીએ કે ફાર ફિલ્ડમાં ar ક્રોસ EA બાય η અથવા તે માઈનસ j omega બાય η ar ક્રોસ A અથવા જો તમે A ના ટર્મમાં છો તો ફરીથી theta અને phi ઘટકો ફક્ત આ યાદ રાખવા છે સમાન રીતે મેગ્નેટિક કરંટ સોર્સ M ને કારણે ફાર ઝોન ફિલ્ડ Hr 0 ની બરાબર હોય છે તેમ લખી શકાય છે H min માઈનસ j omega Fθ તે માઈનસ j omega Fφ તેથી અહીંથી હું કહી શકું છું કે HF ફક્ત theta અને phi માટે જ HF માઈનસ j omega F બરાબર છે Er 0 પણ Eθ એ માઈનસ j omega η Fφ બરાબર η Hφ અને Eφ એ પ્લસ j omega η Fθ અને માઈનસ η Hθ ની બરાબર છે તેથી ફરીથી હું કહી શકું છું કે EF માઈનસ minus η ar ક્રોસ HF ની બરાબર છે અથવા જો તમે F ના ટર્મમાં કહેવા માંગતા હો તો તે j omega η ar cross F છે ફરીથી હું ફક્ત theta અને phi ના ઘટકો લઈ રહ્યો છું તેથી તે તારણ આપે છે કે બંને કિસ્સાઓમાં દૂર E અને H ઘટકો એકબીજા સાથે ઓર્થોગોનલ કાટખૂણેorthogonal છે અને TM ટુ r પ્રકારનાં ક્ષેત્રો બનાવે છે તેથી તેનો અર્થ એ કે ફાર ફિલ્ડમાં મારી પાસે આનું સ્પેક્ટ્રમ છે જે આપણે ઘણી વાર વાત કરી ચૂક્યા છે પરંતુ આ તે સાબિતી છે કે આપણી પાસે TM ટુ r છે તેનો અર્થ એ કે આર તરફ ઓબસર્વેશન પોઈન્ટ અવલોકન બિંદુ observation point પણ પ્રસારની દિશા છે તેથી તે ફિલ્ડ્સ છે કે જ્યાં TM છે હવે આ વસ્તુની મદદથી આપણે તે N અને L વેક્ટરનો પરિચય કરી શકીએ કે જે આપણે આ L દ્વારા ઉકેલોથી રજૂ કર્યા છે તેથી આ L અને N કે આ ભૂમિતિથી આપણે કહ્યું છે હવે આપણે તેમને રજૂ કરીશું કારણ કે તે ઈન્ટીગ્રલ હજી પણ કરવાની જરૂર છે કારણ કે A અને F ઈન્ટીગ્રલ ધરાવે છે તેથી આપણે હમણાં જ ફરીથી લખીએ કે ક્ષેત્રો કયા છે Er 0 છે Hr 0 છે Eθ શું છે Eθ એ θ પ્લસ θ છે હવે θ ફાર ફિલ્ડ માં લખી શકું છું કે j omega Aθ અને θ એ માઈનસ j omega η Fφ બરાબર છે Aθ પ્લસ η Fφ બરાબર છે માઈનસ j omega હું જાણું છું કે Aθ શું છે તમે જાણો જ છો કે e ની પાવર માઈનસ j kr બાય 4 phi r Nθ પ્લસ η epsilon e ની પાવરમાઈનસ j kr બાય 4 phi r Lφ બરાબર છે માઈનસ j e ની પાવર માઈનસ j kr બાય 4 phi r omega mu Nθ પ્લસ omega η epsilon Lφ બરાબર છે માઈનસ j e ની પાવર minus j kr બાય 4 phi r k η Nθ પ્લસ k Lφ બરાબર માઈનસ j k e ની પાવર માઈનસ j kr બાય 4 phi r Lφ પ્લસ η Nθ તેથી Eθ તેથી એનો અર્થ એ કે મારી પાસે આ ભાગ છે ફક્ત Eθ નું મૂલ્યાંકન કરવા માટે મને Lφ અને Nθ શોધવાની જરૂર છે સમાન રીતે હું લખી શકું કે Eφ બરાબર φ પ્લસ φ તો ફરીથી અહી માઈનસ j omega Aφ પ્લસ j omega η Fθ છે તો તમે અહી ફરીથી મૂકી શકો છો હું અહી છેલ્લું સૂત્ર લખુ છું પ્લસ j k e ની પાવર માઈનસ j kr બાય 4 phi r Lθ માઈનસ theta Nφ તેથી jk ગુણ્યા e ની પાવર માઈનસ j kr બાય 4 phi r Nφ માઈનસ Lθ બાય η છેલ્લું છે Hφ બરાબર φ પ્લસ φ તો અહી હું છેલ્લા સૂત્ર તરફ જઈશ નહિ તે માઈનસ jk e ની પાવર માઈનસ j kr બાય 4 phi r Nθ પ્લસ η Lφ તેથી મૂળભૂત રીતે તે બતાવે છે કે અન્ય ક્ષેત્રની બાબતો જે આપણે જાણીએ છીએ ફક્ત આ N અને L આ બે વેક્ટરની આપણે તેમના ઘટકોનું મૂલ્યાંકન કરવાની જરૂર છે હવે તે માટે ચાલો જોઈએ સીમ્પ્લીફિકેશન N શું છે જો તમે યાદ રાખી શકો તો ax Jx પ્લસ ay Jy વત્તા એઝ Jz e ને પાવર વત્તા j kr કોસ phi ds આ આપણા L અને N હતા તો રેકટેંગયુલર કોઓર્ડીનેટ મેં તે વધાર્યું છે માત્ર એક બાબત ax Mx ay My az Mz e ની ઘાત પ્લસ j kr cos phi ds હવે હું માનું છું કે તમે જાણો છો કે ax ay az ને sine theta cos phi theta sine phi cos theta cos theta cos phi cos theta sine phi minus sine theta minus sine phi plus cos phi 0 થી ar તરીકે લખી શકાય છે તો ax ને ar aθ aφ ના પદો માં વિસ્તારી શકાય છે Ay વિસ્તારી શકાય છે વગેરે જો હું તે મુકું છું તો હું Nθ બરાબર Jx cos theta cos phi પ્લસ Jy cos theta sine phi માઈનસ Jz sine theta e ની પાવર પ્લસ j kr cos psi ds મેળવું છું Nφ બરાબર S માઈનસ Jx sine phi પ્લસ Jy cos phi e ની પાવર પ્લસ j kr cos psi ds Lθ Mx cos theta cos phi પ્લસ My cos theta sine phi માઈનસ Mz sine theta e ની પાવર પ્લસ j kr cos psi ds અને Lφ માઈનસ Mx sine phi પ્લસ My cos phi e ની પાવર પ્લસ j kr cos psi ds હવે મારે ફક્ત આ ભાગને સરળ બનાવવાની જરૂર છે આ r cos phi તે આપણે વેક્ટર સ્વરૂપે અને સોર્સ કોઓર્ડીનેટ ની દ્રષ્ટિએ લખવા જોઈએ તેથી તે માટે હું શું કરી શકું છું હું r cos psi લખી શકું છું પરંતુ r dot ar આ તમે સરળતાથી જોઈ શકશો તેથી જો સપાટી S x y પ્લેનમાં આવેલ હોય એનો અર્થ z બરાબર 0 બરાબર છે પછી r cos phi એ r થઈ જશે હું ax x પ્લસ ay y લખી શકું છું કારણ કે તે z એ 0 પ્લેન ડોટ ax sine theta cos phi plus ay sine theta sine phi plus az cos theta બરાબર છે તેથી આ x sine theta cos phi Plus y sin theta sine phi બને છે x y પ્લેનમાં ds dxdy પણ બને છે તેથી હવે આ વિશેષ કેસોમાં ઉકેલી શકાય છે અને તમે આનાથી દૂરના ક્ષેત્રોનું સરળતાથી મૂલ્યાંકન કરી શકો છો આ ઉદાહરણ આપણે હવે પછીનાં લેકચરમાં જોઈશું